આ મોડ્યુલમાં આપણે ઇન્ડસ્ટ્રી 4 0 અને તેના વિવિધ પાસાઓ વિશે વાત કરવા જઈશું ઇન્ડસ્ટ્રી 4 0 માં સૌ પ્રથમ એક ખૂબ જ લોકપ્રિય તરંગ છે જે વિશ્વભરમાં ચાલે છે બધા વિવિધ ઉદ્યોગોમાં દરેક વ્યક્તિ પોતાની જાતને ઇન્ડસ્ટ્રી 4 0 અનુપાલનમાં પરિવર્તિત કરવા માંગે છે ઇન્ડસ્ટ્રી 4 0 માટે ત્યાં વિવિધ પાસાઓ છે જે મહત્વપૂર્ણ છે અને ઉદ્યોગો પોતાની જાતને આવશ્યકતાઓનું પાલન કરવામાં સક્ષમ બને તે માટે સમજવા જોઈએ દાખલા તરીકે ઇન્ડસ્ટ્રી 4 0 ના ખૂબ જ મહત્વપૂર્ણ પાસાઓમાંનું એક ઓટોમેશન સંપૂર્ણ ઓટોમેશન છે ઓટોમેશન જ્યાં આદર્શ રીતે મોટા પ્રમાણમાં માનવ હસ્તક્ષેપ નથી અથવા ત્યાં માનવ હસ્તક્ષેપ ઓછો થાય છે તેથી મેન્યુફેક્ચરીંગ પ્લાન્ટની સંપૂર્ણ ઉત્પાદન લાઇન સમગ્ર ઉત્પાદન પ્રક્રિયા ઉદાહરણ તરીકે કોઈ પણ માનવ હસ્તક્ષેપ વિના ઉચ્ચ સ્વાયત્ત બનાવવામાં આવશે અને તેથી તે કેવી રીતે શક્ય છે આ બધી તકનીકોની સહાયથી તે શક્ય છે કે આપણે સેન્સર કાર્યકારી લોકોની વચ્ચે સંદેશાવ્યવહારના વિવિધ પાસાઓની જેમ અત્યાર સુધી ચર્ચા કરી છે તેથી આ ઇન્ડસ્ટ્રી 4 0 ની આવશ્યકતાઓનું પાલન કરવાની સક્ષમ તકનીકો બનશે તેથી આપણે આ બધી બાબતોમાં સેન્સર કાર્યકારી સંદેશાવ્યવહાર ઓટોમેશનની જરૂર છે પરંતુ આ કેવી રીતે કરવામાં આવશે આ આઇઓટી ડિવાઇસીસ અને સી સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને આ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ નામની કંઈકની મદદથી કરવામાં આવશે જે આપણે આ ખાસ વ્યાખ્યાનમાં જોઈશું તેથી વિચાર એ છે કે ઇન્ડસ્ટ્રી 4 0 ના સાયબર ફિઝિકલના વિવિધ સક્ષમ ઘટકો છે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ તેમાંથી એક છે તેવી જ રીતે ત્યાં અન્ય ઘણાં બધાં છે જેને આપણે આ ઉદ્યોગના બેઝિક્સ પરના મોડ્યુલના આગામી કેટલાક પ્રવચનોમાં ચર્ચા કરીશું તેથી સાયબર ફિઝિકલ સિસ્ટમ શું છે ત્યાં વિવિધ વ્યાખ્યાઓ છે જે તમે સાહિત્યમાં શોધી શકશો અને લોકો હજી પણ આઇઓટી સીપીએસ શું છે તેમની વચ્ચે શું તફાવત છે એમ 2 એમ શું છે તેની વચ્ચે મૂંઝવણ છે જેમ કે ત્યાં જુદી જુદી જોડાણ તકનીકીઓ છે જેમાં ઓવરલેપિંગ અવકાશ છે પરંતુ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ એવી વસ્તુ છે કે જેનો અવકાશ ખૂબ સ્પષ્ટ છે તેથી જેમ કે આ નામ સાયબર ફિઝિકલ સૂચવે છે તેથી આ તે સિસ્ટમો છે જ્યાં સાયબર વર્લ્ડ અને ફિઝિકલ વિશ્વનો મજબૂત ઘટક છે ભૌતિક વિશ્વનો એક મજબૂત ઘટક છે તેથી આ સિસ્ટમોમાં સાયબર વર્લ્ડ અને ફિઝિકલ વિશ્વ વચ્ચે એક સાથે ક્રિયા પ્રતિક્રિયા છે તેથી તે કેવી રીતે શક્ય છે તો ચાલો સાયબર ફિઝિકલ સિસ્ટમ શું છે તેની એનઆઈએસટી વ્યાખ્યા જોઈએ તેથી સાયબર ફિઝિકલ સિસ્ટમ જેને ઘણીવાર સ્માર્ટ સિસ્ટમ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે તે ફિઝિકલ અને કોમ્પ્યુટેશનલ ઘટકોના સહ એન્જિનિયરિંગ ઇન્ટરેક્ટિંગ નેટવર્ક છે ફિઝિકલ ઘટકો અને ગણતરીના નેટવર્કના સંપર્કમાં તેથી ગણતરી એ સાયબર વન છે અને ફિઝિકલ મૂળભૂત રીતે ભૌતિક વિશ્વ છે જેમાં આ સિસ્ટમો કાર્યરત છે ભૌતિક વિશ્વ તેથી આ સિસ્ટમો આપણા જટિલ માળખાગત પાયો પ્રદાન કરશે તેથી વિવિધ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ તમામ સાર્વજનિક માળખાં કે જે ત્યાં ફક્ત જાહેર ખાનગી ઉદ્યોગ માળખાકીય સુવિધાઓ જ નથી ત્યાં આ બધા જ મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે આને આગામી પેઢીના ઇન્ટરનેટ ઇન્ડસ્ટ્રી 4 માં આ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સનો ઉપયોગ કરીને ટેકો આપવામાં આવશે તેથી આ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સની સહાયથી આ નિર્ણાયક બંધારણની સહાયથી આ બધાને ટેકો આપવામાં આવશે તેથી આપણે આગળની થોડી સ્લાઇડ્સ દ્વારા આ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ શું છે તે ખરેખર સમજવાની જરૂર છે પરંતુ જે મહત્વનું છે તે આ જટિલની મદદથી છે આ સાયબર ફિઝિકલ સિસ્ટમો જીવનશૈલીમાં સુધાર થશે કારણ કે ધીરે ધીરે આપણે સ્માર્ટ વર્લ્ડમાં આવીશું જ્યાં સ્માર્ટ સેવાઓ આપતી સ્માર્ટ સિસ્ટમો હશે તેથી દરેક બાબતમાં સ્માર્ટનેસ સ્વાયતતા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે એકત્રિત કરવામાં આવેલા ડેટાના આધારે સ્વાયતતા અને સૂચનો ખૂબ મહત્વપૂર્ણ છે તેથી તે મૂળભૂત રીતે એનઆઇએસટી મુજબ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સની આ વ્યાખ્યાને પૂર્ણ કરે છે હવે સવાલ એ છે કે સાયબર ફિઝિકલ સિસ્ટમ શું છે પરંતુ તે પહેલાં આપણે ખરેખર એમ્બેડ કરેલી સિસ્ટમ શું છે તે સમજવાની જરૂર છે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ એમ્બેડ કરેલી સિસ્ટમો છે તેથી આ મૂળભૂત રીતે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ છે તમે સાયબર ફિઝિકલ સિસ્ટમ તરીકે કલ્પનાત્મક રીતે વિચાર કરી શકો છો કલ્પનાત્મક રીતે એમ્બેડ કરેલ સિસ્ટમ વત્તા ભૌતિક પ્રણાલી સાથે મળીને તમે જે મેળવો તે સાયબર ફિઝિકલ સિસ્ટમ છે તેથી એમ્બેડ કરેલી સિસ્ટમ શું છે તેથી તમારી પાસે કેટલાક પ્રકારનું સોફ્ટવેર છે જે અમુક પ્રકારના હાર્ડવેર પર કામ કરે છે સોફ્ટવેર હાર્ડવેરમાં જડિત છે એમ્બેડેડ સિસ્ટમોએ કારમાં ઘણું બધું શોધી કાઢ્યું છે એનો અર્થ એ કે એમ્બેડ કરેલી સિસ્ટમો વાહનો એરક્રાફ્ટમાં જોવા મળે છે દરેક જગ્યાએ જોવા મળે છે આજકાલ એમ્બેડ કરેલી સિસ્ટમોને સ્માર્ટ બનાવવા માટે તકનીકોને સક્ષમ કરી રહી છે અને તેથી જ આ એમ્બેડ કરેલી સિસ્ટમો ખૂબ લોકપ્રિય છે તેથી આ એમ્બેડ કરેલી સિસ્ટમો જ્યાં પણ વપરાય છે તે ધ્યાનમાં લીધા વિના તેઓ ગણતરી સંદેશાવ્યવહાર અને નિયંત્રણ ક્ષમતાઓની કેટલીક ક્ષમતાઓ ધરાવે છે તેથી જ્યાં ભૌતિક વિશ્વ સાથે ક્રિયાપ્રતિક્રિયા છે ત્યાં વિવિધ સેન્સર અને એક્ચ્યુએટર્સના ઉદાહરણ દ્વારા તે તબીબી ઉપકરણો હશે ઘણા તબીબી ઉપકરણો એમ્બેડ કરેલા છે જેમાં તેઓ એમ્બેડ કરેલી સિસ્ટમો ધરાવે છે પરિવહન વાહનો સંરક્ષણ પ્રણાલીઓ તેમાં એમ્બેડ કરેલી સિસ્ટમો ધરાવે છે ઉદાહરણ તરીકે રડાર અને અન્ય વિવિધ સિસ્ટમો જેનો ઉપયોગ એરક્રાફ્ટ્સ વિગરે પણ કરે છે તેમાંના બધામાં વિવિધ એમ્બેડ સિસ્ટમ્સ છે રોબોટિક ઇક્વિપમેન્ટ્સ તેવી જ રીતે મોનિટરિંગ અને ફેક્ટરી ઓટોમેશન સિસ્ટમ્સ પર પ્રક્રિયા કરે છે આ બધામાં તે એમ્બેડ કરેલી સિસ્ટમો છે તો આ સાયબર ફિઝિકલ સિસ્ટમ છે તો ચાલો હવે આગળ વધીએ અને જોઈએ કે એમ્બેડ કરેલી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરે છે તેથી જેમ કે મેં તમને કહ્યું છે કે એમ્બેડ કરેલી સિસ્ટમની ગણતરીની ક્ષમતાઓ છે તેમની પાસે પ્રક્રિયા ક્ષમતાઓ પણ છે તેથી ગણતરીની સંદેશાવ્યવહાર ક્ષમતાઓ અને તેથી વધુ તેથી આ સિસ્ટમો સાયબર ફિઝિકલ સિસ્ટમ બનાવવામાં મદદ કરશે તેથી સાયબર ભૌતિક પ્રણાલીમાં તમારી પાસે ભૌતિક પ્રણાલીઓ છે ભૌતિક જગ્યા તેથી આ મૂળભૂત રીતે સાયબર સ્પેસ છે આ ભૌતિક જગ્યા છે અને તેમની વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા તેને સાયબર ફિઝિકલ પ્રણાલી બનાવશે તેથી આ ભૌતિક જગ્યા શું છે તેથી એક ભૌતિક જગ્યા જે આપણે સામાન્ય રીતે મનુષ્ય જેવા જુદા જુદા વાસ્તવિક ઓબ્જેક્ટ્સ જેમ કે ઘરો ફેક્ટરીઓ ઓટોમોબાઈલ્સ ઇમારતો અને તેના વિશે વાત કરી રહ્યા છીએ અને વિવિધ ઓબ્જેક્ટ્સ આ સંદેશાવ્યવહાર ઓબ્જેક્ટ્સ ઉદાહરણ તરીકે વિવિધ અન્ય ઘરેલું ઓબ્જેક્ટ્સ અથવા તે ઓબ્જેક્ટ્સ કે જે સેલ ફોન કેમેરા વોશિંગ મશીન રેફ્રિજરેટર્સ જેવા ઉદ્યોગોમાં છે આ બધા જુદા જુદા પદાર્થો છે આ વિવિધ પદાર્થો છે જે ભૌતિક જગ્યામાં કાર્ય કરે છે તેથી આ ઓબ્જેક્ટ્સ મૂળ રૂપે ચોક્કસ ડેટાને સમજશે તેઓ તે સ્થાન પર વિવિધ માહિતીનો અહેસાસ કરશે જ્યાં તેઓ કાર્યરત છે અને પછી અહીં બતાવ્યા પ્રમાણે ચોક્કસ સંચાર ઉપકરણોનો ઉપયોગ કરશે આ ડેટા આગળ મોકલવામાં આવશે તેથી આ સંવેદના પૂર્ણ થઈ ગયા પછી આ સંવેદનાત્મક માહિતી આગળની પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે તેથી આ પ્રક્રિયા વિવિધ સર્વર્સ સર્વર કંપનીઓ ક્લાઉડ અથવા જે કંઈપણ છે તેનો ઉપયોગ કરીને કરવામાં આવશે તેથી તે સાયબર સ્પેસ બને છે તેથી આ પ્રક્રિયા સાયબરસ્પેસમાં કરવામાં આવશે અને આ પ્રક્રિયાના પરિણામોના આધારે તે પરિણામો વિવિધ ઉપકરણોને કાર્યરત કરવા માટે ભૌતિક જગ્યા પર પાછા મોકલવામાં આવશે તેથી આ ઉપકરણો વઓશિંગ મશીન શરૂ કરીને રેફ્રિજરેટર શરૂ કરવું જો ત્યાં કોઈ વસ્તુ હોય ઓરડામાં એર કંડિશનરમાં એર કંડિશનિંગ શરૂ કરવું હોઈ શકે છે તો ચાલો આપણે કહીએ કે ઓરડામાં તાપમાન ઓછું થયું હોવાની અનુભૂતિ થઈ છે તેથી તેમના વિશ્લેષણના આધારે જે અહીં સર્વરોમાં કરવામાં આવે છે તે ચોક્કસ નિયમોના આધારે છે જે તે સાયબર સ્પેસમાં પહેલાથી પ્રોગ્રામ થયેલ છે તેથી છેવટે તેના આધારે આ અભિવ્યક્તિ થવાની છે અને ભૌતિક જગ્યાને કોઈ ઉપકરણ શરૂ કરવા અથવા કેટલાક મોટર અથવા તેવું કંઈપણ ચલાવવાના હેતુથી કાર્ય કરવામાં આવશે તેથી આ કેટલાક ઉદાહરણો છે જે મેં તમને આપ્યા છે આને વધુ સામાન્ય બનાવવામાં આવી શકે છે અને આપણે સમજવાનો પ્રયત્ન કરી શકીએ છીએ કે સામાન્ય રીતે સાયબર ફિઝિકલ સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે તેથી ચાલો આપણે આગળ જતાં પહેલાં ફરીથી આ સાયબર ફિઝિકલ સિસ્ટમ સી કેવી રીતે કાર્યરત છે તે વિશે થોડી ઊંડાઈથી સમજવાનો પ્રયત્ન કરીએ સી કેવી રીતે કાર્ય કરશે તેથી જો તમે સાયબર ફિઝિકલ સિસ્ટમો વિશે વાત કરો છો તો આપણે કહ્યું તેમ આપણી પાસે સાયબર વર્લ્ડ સાયબર વર્લ્ડ અને ફિઝિકલ જગ્યા છે તેથી જે બનવાનું છે તે છે આ ભૌતિક જગ્યા થોડી માહિતી મોકલવા જઈ રહી છે તે સાયબર સ્પેસમાં ચોક્કસ માહિતી મોકલવા જઇ રહ્યું છે અને ત્યારબાદ અહીં કેટલાક નિર્ણય લેવાના છે આ નિર્ણયના આધારે ચોક્કસ ક્રિયા કરવામાં આવી રહી છે અને આ ક્રિયાના આધારે ચોક્કસ ઉપકરણની ફિઝિકલ સ્થિતિ ઉપકરણની ફિઝિકલ સ્થિતિ બદલાઇ રહી છે ક્રિયાપ્રતિક્રિયા મુખ્યત્વે ઉપકરણો ઉપકરણથી ઉપકરણ વચ્ચે પણ તે મનુષ્ય માટેનું ઉપકરણ પણ હોઈ શકે છે અથવા તે માણસથી માનવી પણ હોઈ શકે છે તેથી તમામ પ્રકારની ક્રિયાપ્રતિક્રિયા થવાની છે પરંતુ આ મૂળભૂત રીતે આ પ્રકારની લૂપ જે આપણે આ લૂપ વિશે વાત કરી રહ્યા છીએ તે અમલમાં આવશે તેથી આપણી પાસે જે આવશ્યક છે તે અમુક પ્રકારની લૂપ છે સેન્સરની વચ્ચે અમુક પ્રકારની લૂપ છે તમારી પાસે સંવેદના છે તેના કરતાં હું તેને સેન્સર નહીં કહી શકું પરંતુ મને તે સેન્સિંગ કહેવા દો તેથી તમારી પાસે સેન્સિંગ પછી ગણતરી અને પછી નિયંત્રણ વચ્ચેનો લૂપ છે તેથી આ પ્રકારની લૂપ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સમાં અસ્તિત્વમાં છે તેથી પાછા જતા આપણે સમજવું જરૂરી છે કે આ શું છે આ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ વિશે વિશેષ અને તેઓ સામાન્ય રીતે એમ્બેડ કરેલી સિસ્ટમોથી કેવી રીતે અલગ છે તેથી અમારી પાસે એમ્બેડ કરેલી સિસ્ટમોમાં છે આપણે ફક્ત એકલા ઉપકરણો વિશે વાત કરી રહ્યા છીએ જે કેટલીક માહિતી પર પ્રક્રિયા કરશે અને આ માહિતી મૂળભૂત રીતે આ ઉપકરણોમાં જડિત છે તે આ ઉપકરણોમાં સંગ્રહિત છે અને તેથી વધુ બીજી બાજુ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ આ સંપૂર્ણ સિસ્ટમો છે જ્યાં ફિઝિકલ ઘટકો અને સોફ્ટવેર અથવા સાયબર વર્લ્ડ વચ્ચે ક્રિયાપ્રતિક્રિયા છે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને એમ્બેડેડ સિસ્ટમો વચ્ચેનો આગલો તફાવત એમ્બેડ કરેલી સિસ્ટમમાં છે સામાન્ય રીતે તમે એક જ ઉપકરણ વિશે વાત કરી રહ્યા છો અને આ ટિપ સિંગલ ડિવાઇસ એમ્બેડ કરેલી સિસ્ટમ મૂળભૂત રીતે આ ચોક્કસ એક ઉપકરણ સુધી મર્યાદિત છે બીજી બાજુ સાયબર ફિઝિકલ સિસ્ટમમાં આપણે આવી પ્રકારની એમ્બેડ કરેલી સિસ્ટમ્સના નેટવર્ક સેટ વિશે વાત કરી રહ્યા છીએ તેથી વિવિધ એમ્બેડ કરેલી સિસ્ટમોનું નેટવર્કિંગ સામાન્ય રીતે સાયબર ફિઝિકલ સિસ્ટમમાં અસ્તિત્વમાં છે મર્યાદિત સંખ્યામાં કાર્યો કરવા માટે એમ્બેડ કરેલી સિસ્ટમો પાસે મર્યાદિત સંસાધનો છે બીજી બાજુ સાયબર ફિઝિકલ સિસ્ટમ સંસાધન મર્યાદા હોઈ શકે નહીં અને ત્યાં તમે એક જ સમયે મોટી સંખ્યામાં વિવિધ કાર્યો કરી શકો છો એમ્બેડેડ સિસ્ટમમાં મુખ્ય મુદ્દાઓ રીઅલ ટાઇમ પ્રતિસાદ અને વિશ્વસનીયતા છે બીજી બાજુ સાયબર ફિઝિકલ સિસ્ટમમાં આ ઉપરાંત મુખ્ય મુદ્દાઓ સમય અને સંવાદિતા છે તેથી સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને એમ્બેડ કરેલી સિસ્ટમ્સ વચ્ચે આ તફાવત પ્રાથમિક તફાવતો છે તેથી અહીં સાયબર ફિઝિકલ સિસ્ટમ્સની કેટલીક સુવિધાઓ છે પ્રતિક્રિયાત્મક ગણતરી ખૂબ જ મહત્વપૂર્ણ છે અને જ્યારે આપણે તમને આ પ્રતિક્રિયા લૂપ કંટ્રોલ લૂપ અને તે વિશે સમજાવ્યું ત્યારે આપણે જોયું તેથી પ્રતિક્રિયાત્મક ગણતરી એટલે કે સતત ફેશનમાં પર્યાવરણ સાથે સિસ્ટમની ક્રિયાપ્રતિક્રિયા તેથી મૂળભૂત રીતે પ્રક્રિયામાં અવલોકન કરેલ ઇનપુટ્સ અને આઉટપુટનો ક્રમ છે અને તે આ સિસ્ટમો દ્વારા યોગ્ય રીતે વ્યવહાર કરવો પડે છે સંવાદિતા ખૂબ જ મહત્વપૂર્ણ છે સંમતિ તરીકે આ નામ કહે છે કે આપણે તે જ સમયે બહુવિધ પ્રક્રિયાઓના અમલીકરણની સંમતિ વિશે વાત કરી રહ્યા છીએ તેથી આ પ્રક્રિયાઓ સહવર્તી પ્રક્રિયાઓ ચોક્કસ અપેક્ષિત પરિણામ પ્રાપ્ત કરવા માટે માહિતીનું આદાન પ્રદાન કરશે અને આ કામગીરી તેમની કામગીરીના સંદર્ભમાં અથવા તેમની કામગીરીની તેમની પદ્ધતિઓ સિંક્રનસ અથવા અસિંક્રનસ સુમેળ અથવા અસુમેળ હોઈ શકે છે સાયબર ફિઝિકલ સિસ્ટમોની કેટલીક અન્ય સુવિધાઓ ત્યાં એક પ્રતિસાદ નિયંત્રણ લૂપ છે જેની વિશે મેં પહેલેથી જ વાત કરી હતી અને આ મૂળભૂત રીતે આ સિસ્ટમોમાં અમુક પ્રકારની કંટ્રોલ સિસ્ટમ હશે તેમાં ચોક્કસ પ્રતિસાદ લૂપ સાથે તેમનામાં અમુક પ્રકારનું નિયંત્રણ તત્વ છે તેથી મૂળભૂત રીતે સેન્સર પર્યાવરણને સમજશે અને આ કાર્યકારી મૂળભૂત રીતે તેના પર અસર કરશે અને ત્યાં સંકર નિયંત્રણ સિસ્ટમ છે જે મૂળભૂત રીતે જટિલ કાર્યો માટે સંકર નિયંત્રણ પ્રણાલીઓ છે જો કોઈ જટિલ કાર્ય હોય તો સરળ નિયંત્રણ સિસ્ટમો કાર્ય કરશે નહીં તે વિવિધ નિયંત્રણ સિસ્ટમોનું નેટવર્ક હશે તે એક વર્ણસંકર નિયંત્રણ સિસ્ટમ હશે જે મૂળભૂત રીતે કાર્ય પ્રાપ્ત કરવામાં મદદ કરશે રીઅલ ટાઇમ ગણતરી તદ્દન સારી રીતે સમજી શકાય છે અને સલામતીના નિર્ણાયક એપ્લિકેશનોને સમર્થન આપે છે જે તે સાયબર ફિઝિકલ સિસ્ટમો માટે ખૂબ આકર્ષક છે સાયબર ફિઝિકલ સિસ્ટમોની વિવિધ એપ્લિકેશનો છે હેલ્થકેર એ ખૂબ મહત્વપૂર્ણ ડોમેન છે જ્યાં સાયબર ફિઝિકલ સિસ્ટમ્સનો વ્યાપકપણે ઉપયોગ થાય છે તેથી આ મૂળભૂત રીતે હેલ્થકેરમાં કારણ કે જે ખૂબ મહત્વનું છે તે છે તબીબી ઉપકરણો અને સિસ્ટમો જે વસ્તુઓને ખૂબ જ ઉચ્ચ સ્તર પર માપશે દર્દીના કેટલાક ફિઝિકલ પરિમાણો ઉદાહરણ તરીકે વિવિધ તબીબી ઉપકરણો અને સિસ્ટમો દ્વારા ખૂબ જ સચોટ માપવા પડે છે તેથી દેખીતી રીતે જેમ તમે સમજી શકો છો કે જો તમે થોડો ઊંડાણમાં વિચારશો તો તમે સમજી શકશો કે સાયબર ફિઝિકલ પ્રણાલી આરોગ્યસંભાળ માટે ઉપયોગમાં ખૂબ આકર્ષક હશે ઉદાહરણ તરીકે તમે રોબોટિક સર્જરી અથવા ઇમેજ ગાઇડ સર્જરીના ઉપયોગ વિશે સાંભળ્યું હશે આ સાયબર ફિઝિકલ સિસ્ટમોનાં ઉદાહરણો છે અને તેનો ઉપયોગ સામાન્ય રીતે શસ્ત્રક્રિયા અથવા આરોગ્યસંભાળમાં થાય છે પછી આપણે જો પ્રવાહીના પ્રવાહ વિશે વાત કરીશું તેથી પ્રવાહીના પ્રવાહ પર નિયંત્રણ દર્દીમાં લોહીના પ્રવાહનું નિયંત્રણ જ્યારે તબીબી હેતુઓ માટે જરૂરી હોય ત્યારે કોઈક અસ્થિ મજ્જા ટ્રાન્સપ્લાન્ટ ધરાવતું હોય અથવા કોઈક પ્રકારનું લોહી ચડાવવું થઈ રહ્યું હોય તેથી સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ કાર્યોને સચોટ રીતે કરવા માટે ઉપયોગ શોધી શકે છે સિસ્ટમ પોતે ચોકસાઈની ખૂબ કાળજી લેશે જો માનવ શરીર જો કોઈ મનુષ્ય પ્રદર્શન કરી રહ્યો હોય તો તે તે ખૂબ ચોક્કસ રીતે કરી શકશે નહીં તેથી સાયબર ફિઝિકલ સિસ્ટમો તેથી રોબોટિક સર્જરી પહેલેથી જ તમે સાંભળ્યું હશે કે રોબોટિક સર્જરી ખૂબ જ લોકપ્રિય છે કારણ કે શસ્ત્રક્રિયામાં ચોકસાઇ ચોકસાઇ કે જે રોબોટિક સર્જરી અથવા ઇમેજ ગાઇડ સર્જરીનો ઉપયોગ કરીને મેળવી શકાય છે આ ખૂબ જ ચોક્કસ અને જાણીતી છે તેથી ડોકટરો આ શસ્ત્રક્રિયા ખૂબ ચોક્કસ રીતે ચોક્કસ કરી શકે છે તેથી ત્યાં જ આરોગ્યસંભાળમાં આ પ્રકારની સાયબર ફિઝિકલ પ્રણાલીઓ ઉપયોગી થઈ શકે છે તેથી ચાલો હવે આપણે અન્ય પ્રકારની એન્જિનિયર્ડ સિસ્ટમ્સ જેવી કે એક્ઝોસ્કેલેટોન ઓર્થોટિક્સ મનોરંજન રોબોટિક્સ રોગનિવારક રોબોટિક્સ મગજ મશીન ઇન્ટરફેસો પ્રોસ્થેટિક્સ અને તેથી વધુ વિશે વાત કરીએ તેથી આ સાયબર ફિઝિકલ પ્રણાલીઓના અન્ય વિવિધ પ્રકારો અને આરોગ્યસંભાળમાં તેમના ઉપયોગ જેવા છે અને આ સમજશક્તિ અને ન્યુરોસાયન્સ પર આધારિત છે તેથી સાયબર ફિઝિકલ સિસ્ટમોનું આગામી એપ્લિકેશન ડોમેન અને તેનો ઉપયોગ સામાન્ય વાહનમાં પરિવહન કારના વાહનો છે જે બધા સાયબર ફિઝિકલ સિસ્ટમોનો ઉપયોગ કરે છે તેથી ટ્રાફિક સિગ્નલ કેમેરા ઇસેટેરા અને ટ્રાફિક નિયંત્રણ વાહન માળખાકીય સુવિધા સંકલિત પરિવહન ટ્રાન્ઝિટ સિગ્નલ પ્રાધાન્યતા માટે સી કતારની ચેતવણી એમ્બ્યુલન્સ ઇસેટેરા જેવા દાખલા જેવા ટ્રાફિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરના રીઅલ ટાઇમ મોનિટરિંગ માટે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આધારિત ટ્રાન્સપોર્ટેશન સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ હોઈ શકે છે તેથી આ ખૂબ જ મહત્વપૂર્ણ પ્રાધાન્યતા આધારિત પ્રાધાન્યતા આધારિત કતાર પ્રાધાન્યતા આધારિત સિસ્ટમ એકીકરણ અને તેથી વધુ છે તેથી પરિવહનની આ બધી બાબતોને સાયબર ફિઝિકલ સિસ્ટમ્સની મદદથી સંબોધિત કરી શકાય છે વાહન આધારિત પરિવહન સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ જ્યાં સલામતી માટે નિકટતાની શોધ તેથી તમારી પાસે સવાર વાહનો હોવા આવશ્યક છે જ્યાં વાહન વાહનની નજીક હોય તો આગળ બીજુ વાહન અથવા બીજુ વાહન હોય તો વાહન તમને ચેતવણી આપશે પાછળથી આવતા જે તે ચોક્કસ વાહનની નજીક છે તેથી આ બધી બાબતો એ વાહનો પરના રસ્તા પર કાર્યરત સાયબર ફિઝિકલ સિસ્ટમ્સના દાખલા છે અને આ રીતે તેવી જ રીતે અન્ય એપ્લિકેશન ડોમેન ઉર્જા ક્ષેત્રમાં સ્માર્ટ ગ્રીડમાં હશે સ્માર્ટ મીટર એ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સના ઉદાહરણો છે સ્માર્ટ મીટર ડિસ્ટ્રિબ્યુટેડ જનરેશન સાથે ડિમાન્ડ સાઇડ મેનેજમેન્ટ કરી શકે છે બુદ્ધિશાળી સબસ્ટેશન સાથે સ્વચાલિત વિતરણ સ્માર્ટ ગ્રીડનું વિશાળ ક્ષેત્ર નિયંત્રણ તેથી આ બધી બાબતો સ્માર્ટ મીટરની મદદથી કરી શકાય છે અને સ્માર્ટ મીટર એ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને ઉર્જા ક્ષેત્રમાં તેમના ઉપયોગના સારા ઉદાહરણો છે સ્માર્ટ ગ્રીડ સ્માર્ટ મીટરમાં સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ એક છે પરંતુ તે પછી અન્ય ઉદાહરણો પણ છે જેમ કે પીએમયુ ફેઝર મેઝરમેન્ટ યુનિટ્સ ડેટા એક્વિઝિશન યુનિટ અને તેથી વધુ તેથી આ બધા મૂળભૂત રીતે સ્માર્ટ ગ્રીડ માટે ઉર્જા ક્ષેત્રમાં સાયબર ફિઝિકલ સિસ્ટમ્સના ઉદાહરણો છે ઉદ્યોગમાં સામાન્ય રીતે ઉત્પાદન ઉદ્યોગો સાયબર ફિઝિકલ સિસ્ટમ્સનો ઉપયોગ કરશે આ બધા જુદા જુદા મશીનો કે જેમાં આપણે આમાંથી કેટલીક વિશે વાત કરી છે તે રોબોટ સહાયિત મશીનો હોઈ શકે છે આમાંના કેટલાક સરળ મશીનો હોઈ શકે છે તેથી મશીનો જેમ કે આપણે વર્કશોપમાં લેથ મશીન વર્કશોપમાં મીલિંગ મશીન વર્કશોપમાં વેલ્ડીંગ મશીન કહીએ તેથી આ બધાને વિભિન્ન ઘટકોથી સજ્જ કરી શકાય છે જેથી તેઓને ઉત્પાદન માટે વધુ સ્માર્ટ બનાવવામાં આવે સુધારેલ ઉત્પાદન વિવિધ સેન્સર અને એક્ટ્યુએટર્સ અને વિવિધ અન્ય પ્રક્રિયાઓનો ઉપયોગ કરીને ઉત્પાદનની કાર્યક્ષમતામાં સુધારો આને હોંશિયાર બનાવી શકાય છે અને આ ઉદ્યોગમાં ઉત્પાદન ઉદ્યોગમાં સાયબર ફિઝિકલ સિસ્ટમ્સના ઉદાહરણો પણ હોઈ શકે છે તેથી આ સ્માર્ટ સાયબર ફિઝિકલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ્સ સ્માર્ટ કંટ્રોલ શ્રેષ્ઠ સ્ત્રોતનો ઉપયોગ સ્માર્ટ ડાયગ્નોસ્ટિક્સ અને જાળવણી ઔદ્યોગિક વાતાવરણની સલામતી આ મશીનોની સલામતી આ મશીનોના સ્વાસ્થ્યનું સ્માર્ટ મોનિટરિંગ જેવી વિવિધ બાબતો કરી શકે છે તેથી આ બધી વસ્તુઓ સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અથવા તેનાથી જોડાયેલ મશીનો સાથે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સનો ઉપયોગ કરી શકાય છે જેને સાયબર ફિઝિકલ બનાવવામાં આવી છે તેથી આ ઉત્પાદન ઉદ્યોગમાં ઉપયોગ માટે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સના ઉદાહરણો હશે મૂળભૂત રીતે આપણે ઇન્ડસ્ટ્રી 4 0 વિશે વાત કરી રહ્યા છીએ અને આપણે જોયું છે કે શરૂઆતમાં મેં ઉલ્લેખ કર્યો છે કે સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં ઉપયોગ માટે અને અન્ય ઉદ્યોગો માટે પણ આગળ વધવા માટે ઇન્ડસ્ટ્રી 4 0 લક્ષ્યો હાંસલ કરવા માટે ખૂબ આકર્ષક છે સામાન્ય તેથી ઇન્ડસ્ટ્રી 4 0 ની દ્રષ્ટિએ 5 સી આર્કિટેક્ચર ગોલ છે જે સાયબર ફિઝિકલ સિસ્ટમની મદદથી પ્રાપ્ત કરી શકાય છે કનેક્ટિવિટી કન્વર્ઝન સાયબર કોગ્નિશન અને ગોઠવણી આ 5 સી આર્કિટેક્ચરલ પાસાં છે તેથી કનેક્શન તેથી આપણે સ્માર્ટ જોડાણો વિશે વાત કરી રહ્યા છીએ ઉદ્યોગમાં આ વિવિધ આઇઓટી ઉપકરણો આઇઓઓટી ડિવાઇસેસથી સચોટ ડેટા મેળવવામાં આવશે તેની ખાતરી કરવા માટે આ ઉપકરણોથી મેળવવામાં આવે છે તેથી અહીં બે પરિબળોને સીમલેસ અને ટેથર મુક્ત ડેટા મેળવવા અને યોગ્ય સ્પષ્ટીકરણો સાથે સેન્સરની પસંદગી ધ્યાનમાં લેવી જોઈએ આ શબ્દ રૂપાંતર દ્વારા આપણે જે રૂપાંતરની વાત કરી રહ્યા છીએ મશીન માહિતીને કેટલીક માહિતીમાં રૂપાંતર તરીકે તે અર્થપૂર્ણ અને ઉપયોગી બનાવી શકાય છે તેથી વિવિધ વિશ્લેષણ મશીનોના જુદા જુદા ભાગો અને મલ્ટિ ડાયમેન્શનલ ડેટા કલેક્શન અને ડેટા કલેકશન વિશ્લેષણ માટે પ્રોગ્નોસ્ટિક્સ અને આરોગ્ય દેખરેખ માટે ડેટા વિશ્લેષણ સાધનો અને પદ્ધતિઓ વિકસાવી શકાય છે તેથી મૂળભૂત રીતે શું થશે તે આ મશીનોને વધુ સ્માર્ટ બનાવવામાં આવશે તેઓને આત્મ જાગૃત કરવામાં આવશે પછી સાયબર ઘટક આવે છે અને આ એકદમ સ્પષ્ટ છે આપણે ડેટાના વિશ્લેષણ વિશે વાત કરી રહ્યા છીએ કે જે માહિતગાર છે કે જે અમુક પ્રકારના હબ પર પ્રાપ્ત થાય છે જે વિવિધ ઉચ્ચ અંતિમ વર્કસ્ટેશન્સ સર્વરો વાદળ અથવા કોઈપણ જેનો સમાવેશ કરે છે તેથી તે સર્વર ઘટક છે કે જેના વિશે આપણે વાત કરી રહ્યા છીએ તેથી મેળવેલા આ ડેટાનો ઉપયોગ ડેટા વિશ્લેષણ ડેટાના ખાણકામ ડેટા સ્ટોર કરવા અને પછી તેના પર ડેટા પર ચલાવવામાં આવતી અમુક અલ્ગોરિધમ્સના આધારે થઈ શકે છે પછી બીજાને શું થશે તે અંગે જાગૃત કરવા અથવા તે જ સમયે કેટલીક ઉપયોગી માહિતી મેળવવી તેથી આ મૂળભૂત રીતે તેના સાયબર ઘટક દ્વારા કરવામાં આવે છે તેથી આઇઓઓટી માટે અથવા ઇન્ડસ્ટ્રી 4 0 માટે સી ના આર્કિટેક્ચરમાં આ 5 સીનો સી છે સમજશક્તિ એ એક બીજું છે તેથી અહીં સમજશક્તિ દ્વારા અર્થ એ છે કે સિસ્ટમનો સંપૂર્ણ જ્ જ્ઞાન પેદા કરવા માટે વપરાશકર્તાઓ માટે માહિતીની યોગ્ય રજૂઆત એ છે તેથી આપણે સહયોગી ડાયગ્નોસ્ટિક્સ વિશે વાત કરી રહ્યા છીએ પ્રાધાન્યતા માટે નિર્ણય લેવો પ્રક્રિયાઓનું ઓપ્ટિમાઇઝેશન અને તેથી વધુ તેથી આ બધા કોગ્નિશનના વિવિધ પાસાં છે જે સી સિસ્ટમોમાં ચિત્રમાં આવે છે રૂપરેખાંકન એ એક બીજું છે જ્યાં આપણે મશીનો દ્વારા લેવાયેલી ક્રિયાઓ નક્કી કરવા માટે સુપરવાઇઝરી કંટ્રોલ વિશે વાત કરી રહ્યા છીએ ઉદાહરણોમાં સ્થિતિસ્થાપકતા માટે સ્વ ગોઠવણી વિવિધતાઓ માટે સ્વ ગોઠવણ અને વિવિધ વિક્ષેપો માટે સ્વ ઓપ્ટિમાઇઝેશન શામેલ હશે આ તમામ સ્વ ગુણધર્મો મશીનો દ્વારા જાતે જ અમુક ક્રિયાઓ કરવા માટેના સુપરવાઇઝરી કંટ્રોલમાં મદદ કરશે આ મશીનો પરિણામે સ્વ અનુકૂલનશીલ બનશે તેથી સાયબર ફિઝિકલ સિસ્ટમ વિકાસના વિવિધ પડકારો છે સલામતી મજબુતી ગણતરીના પડકારો પ્રત્યક્ષ સમય એમ્બેડ કરેલી સિસ્ટમ એબ્સ્ટ્રેક્શન્સ સેન્સિંગ અને ગતિશીલતા પડકારો ત્યાં આર્કિટેક્ચર અને મોડેલિંગ ચકાસણી માન્યતા અને પ્રમાણપત્ર અને આ સિસ્ટમોના શિક્ષણ અને તાલીમ સહિતના છે ઉદ્યોગો માટે ફરિયાદોનું પાલન કરવા માટે ઉદ્યોગોમાં સી ની જમાવટ માટેના આ બધા પડકારો છે 4 આગામી પછીની પેઢીના સેન્સર જેનો ઉપયોગ કરવામાં આવશે તેના વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તેથી આ બધા સેન્સર્સ કે જેની વિશે આપણે પ્રારંભિક મોડ્યુલમાં વાત કરી હતી તે પહેલાં આ સરળ સેન્સર છે આ સેન્સર્સ ફક્ત સમજાય છે અને તે પછી સંવેદિત ડેટાને આગળ મોકલી શકે છે તેથી આના વિશે સ્માર્ટ સેન્સર્સની જેમ વિચાર કરી શકાય છે પરંતુ તે પછી વિશ્વભરમાં આગામી પેઢીના સેન્સર્સ માટે શૈક્ષણિક પ્રયોગશાળાઓ છે અને તેથી વધુ તેઓ સેન્સર્સને બુદ્ધિશાળી બનાવવાનું કામ કરી રહ્યા છે તેથી ફક્ત આ સેન્સર્સ સ્માર્ટ સેન્સર્સને સમજશે અને મોકલે છે પરંતુ આને બુદ્ધિશાળી બનાવવામાં આવશે કારણ કે સેન્સર પર ચોક્કસ કાર્યો કરવા માટે કેટલાક નાના ગાણિતીક નિયમો લાઇટવેઇટ એલ્ગોરિધમ્સ આ સેન્સર્સમાં ચલાવવામાં આવશે તેથી આ છે ઇન્ડસ્ટ્રી 4 0 ના સંદર્ભમાં આ ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી અહીં મૂળભૂત રીતે તમે પ્રોસેસર અને કમ્યુનિકેશન મોડ્યુલ સાથે સેન્સર્સ અને એક્ટ્યુએટર્સના એકીકરણ વિશે વાત કરી રહ્યા છો આ મૂળરૂપે આ પરંપરાગત સેન્સર્સ છે તેઓ કેવા દેખાય છે તેથી ત્યાં સેન્સર ઘટક વૈકલ્પિક રીતે એક વાસ્તવિક ઘટક અને ચોક્કસ પ્રક્રિયા કરવા માટેનો પ્રોસેસર હશે ભલે તે ડેટા માટે સંવેદના હોય અને પ્રોસેસિંગ માટેના સેન્ટ્રલ હબથી આ વિવિધ સેન્સર્સને કનેક્ટ કરવા માટે ચોક્કસ સંદેશાવ્યવહાર મોડ્યુલ અથવા સેન્સર પોતે જ તેથી આ સરળ સ્માર્ટ સેન્સર્સ છે આ સેન્સર્સએ સ્વયં કેલિબ્રેશન સંદેશાવ્યવહાર ગણતરી મલ્ટિ સેન્સિંગ ખર્ચ સુધારણા જેવી કેટલીક વિધેયો પણ કરવી પડશે તેથી આ સ્માર્ટ સેન્સર્સની આ વિવિધ સુવિધાઓમાંથી કેટલીક છે પરંતુ આ સ્માર્ટ સેન્સર્સમાં ગંભીર મર્યાદાઓ છે તેમની પાસે પૂર્વવ્યાખ્યાયિત એમ્બેડ કરેલા કાર્યો છે જેનો ઉપયોગ અમુક કસ્ટમાઇઝ કરેલા દૃશ્યો માટે કરી શકાતો નથી તેથી તમારે કેટલીક આવશ્યકતાઓને આધારે તેમને કસ્ટમાઇઝ કરવું પડશે અને તે વાસ્તવિક જીવન ઉદ્યોગના દૃશ્યોમાં ઉપયોગ માટે મુશ્કેલ બનાવે છે સંકુચિત એપ્લિકેશન સ્પેક્ટ્રમ એ સેન્સરનો ઉપયોગ કરીને સેન્સર ડેટા એકત્રીકરણ શક્ય નથી અથવા મર્યાદિત રીતે શક્ય નથી અને આ સ્માર્ટ સેન્સર્સ માટે બાહ્ય પ્રોસેસર જરૂરી છે અને તે ખૂબ જ મૂળભૂત લાઇટવેઇટ કોમ્યુનિકેશન પ્રોટોકોલને પણ સપોર્ટ કરશે તેથી સ્માર્ટ સેન્સરની આ બધી જુદી જુદી મર્યાદાઓને દૂર કરવા માટે આગામી પેઢીના બુદ્ધિશાળી સેન્સરની દરખાસ્ત કરવામાં આવી છે તેઓ કામમાં છે અને આ બુદ્ધિશાળી સેન્સર્સની વિવિધ સુવિધાઓ છે તેથી આ બુદ્ધિશાળી સેન્સર સંવેદિત ડેટા પર પ્રક્રિયા કરવા અને ડેટા પર પ્રક્રિયા કરીને પૂર્વવ્યાખ્યાયિત કાર્યો કરવા સક્ષમ છે તેથી તેઓ સ્માર્ટ સેન્સર્સથી વિપરીત એમ્બેડ કરેલા એલ્ગોરિધમ્સને કસ્ટમાઇઝ કરવા સક્ષમ છે જે આમ કરવામાં સક્ષમ ન હતા તેઓ બાહ્ય સેન્સર અને ઉપકરણોનું સંચાલન અને નિયંત્રણ કરવામાં સક્ષમ છે અને તેમાં સેન્સર માઇક્રોકન્ટ્રોલર યુનિટ ફ્લેશ રેમ રોમ અને વિવિધ સેન્સર એપ્લિકેશનો ચલાવવા માટેનું પ્લેટફોર્મ સમાવતું મેમરી યુનિટ હશે તેથી ત્યાં છે દેખીતી રીતે આ બુદ્ધિશાળી સેન્સરના વિવિધ ફાયદાઓ ડેટાના ઓછા પ્રમાણમાં સંપર્ક વીજ વપરાશમાં ઘટાડો ટૂંકા ગાળાના સોફ્ટવેર ડેવલપમેન્ટ સમય સેન્સર્સની સુધારેલી સુસંગતતા સતત કેલિબ્રેશનની સંભાવના અને સેન્સરની દેખરેખ આ બુદ્ધિશાળી સેન્સર્સના વિવિધ ફાયદા છે અને તેથી જ આ ખૂબ આકર્ષક છે તેથી આ રીતે સ્માર્ટ સેન્સર સ્માર્ટ સેન્સર જેવો દેખાશે આ તેનું ઉદાહરણ છે તેથી જેમ તમે અહીં જોઈ શકો છો ત્યાં એક ડિજિટલ ઈન્ટરફેસ છે અને એમ્બેડેડ છે ત્યાં વિવિધ અલગ અલગ એમ્બેડેડ ફીચર્સ સિગ્નલ કન્ડીશનીંગ સર્કિટ છે પછી તમારી પાસે એડીસી એનાલોગ થી ડિજિટલ કન્વર્ટર અને સેન્સર્સ અથવા એમ એસ છે જે વાસ્તવમાં સામગ્રી પર્યાવરણ અથવા કોઈપણ બાબતને સમજે છે અથવા સમજી શકે છે તેથી બીજી તરફ બુદ્ધિશાળી સેન્સરમાં આ બધી બાબતો ઉપરાંત તમારી પાસે સ્માર્ટ સેન્સરમાં મોટે ભાગે જે કંઈપણ હોય છે પરંતુ તે પ્રક્રિયા અને ગણતરી માટેનું એક ઘટક પણ છે તેથી તમારી પાસે આ રેમ રોમ માઇક્રોકન્ટ્રોલર ફ્લેશ અને તેથી વધુ છે આ બધા મૂળભૂત રીતે આ સ્માર્ટ સેન્સર્સમાં આ ઘટકો હોવાને કારણે બુદ્ધિશાળી બનાવે છે તેથી આવનારી પેઢીના સેન્સર્સ આ બુદ્ધિશાળી સેન્સર્સની વિવિધ એપ્લિકેશનો છે ફેક્ટરીઓમાં સ્વચાલિત એસેમ્બલી સ્માર્ટ ફેબ્રિક અને બુદ્ધિશાળી કાપડ અદ્યતન ડ્રાઇવિંગ સહાયતા સિસ્ટમ્સ મશીન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરીને ફોલ્ટ ડિટેક્શન અને આગાહી નોન આક્રમક બાયોમેકનિકલ વિશ્લેષણ રાસાયણિક ઘટક વિશ્લેષણ સંસાધન જીવનચક્ર સંચાલન આ આ આગામી પેઢીના કેટલાક જુદા જુદા કાર્યક્રમો છે બુદ્ધિશાળી સેન્સર તેથી આ બુદ્ધિશાળી આગામી પેઢીના સેન્સર્સના ઉત્પાદનમાં ડિઝાઇનના વિવિધ પડકારો છે ત્યાં વિવિધ હાર્ડવેર સમસ્યાઓ છે આ સેન્સર નોડેસ તેઓ પોતે શક્તિની દ્રષ્ટિએ પહેલેથી જ મર્યાદિત છે તેમની પાસે ખૂબ જ પ્રતિભાવ સમય છે અને ત્યાં સિંક્રનાઇઝેશનના પ્રશ્નો છે ઓપરેશનના મર્યાદિત બેન્ડવિડ્થના મુદ્દાઓ છે સુરક્ષાના મુદ્દાઓ પણ છે અને ત્યાં અન્ય સોફ્ટવેર મુદ્દાઓ છે જેમ કે ઇશ્યૂ વિવિધ એપ્લિકેશનો અને તેમાંના તેમના જુદા જુદા પ્રોસેસરોનું પાલન કરવા માટે સોફ્ટવેર પાર્ટીશનિંગ તેથી આ બધાં હાર્ડવેર અને સોફ્ટવેરનાં સંદર્ભમાં વિવિધ ડિઝાઇન પડકારો છે તેથી આની સાથે આપણે સાયબર ફિઝિકલ સિસ્ટમો અને આગામી પેઢીના બુદ્ધિશાળી સેન્સરનો તેમના પર ચર્ચાઓ અંત લાવીએ છીએ તેથી સાયબર ફિઝિકલ સિસ્ટમો અને બુદ્ધિશાળી સેન્સરના ઉપયોગ વિશેના સંક્ષિપ્ત વિચારનો આ સંક્ષિપ્તમાં તમે આવનારા વર્ષોમાં તમે કેવી રીતે આગળ વધી શકો છો તેની સમજથી તમને સજ્જ કરે છે જો તમારે તમારા ઉદ્યોગને ઇન્ડસ્ટ્રી 4 0 અપેક્ષાઓ ઇન્ડસ્ટ્રી 4 0 ના ઉદ્દેશ્યો અને તેથી વધુ સાથે સુસંગત બનાવવા હોય તેથી સાયબર ફિઝિકલ સિસ્ટમ્સ અને આઇઆઓટી મજબૂત રીતે જોડાયેલા છે તેથી આવશ્યકપણે આપણે જે કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે છે કે આપણે આ સાયબર ભૌતિક સિસ્ટમોનો ઉપયોગ કરવા માંગીએ છીએ વિવિધ પદાર્થોના રૂપમાં આ સાયબર ફિઝિકલ સિસ્ટમોના વર્ચુઅલ ઓબ્જેક્ટ્સ એટલે આપણે ફિઝિકલ ઓબ્જેક્ટ્સ નહીં પણ વર્ચુઅલ ઓબ્જેક્ટ્સ વિશે વાત કરી રહ્યા છીએ તેથી ભૌતિક વિશ્વમાં અનુરૂપ ભૌતિક પદાર્થોના આ ભિન્ન ભૌતિક અથવા વર્ચુઅલ ઉદાહરણો આને એક સાથે નેટવર્ક કરી શકાય છે અને આગળની વિશ્લેષણ માટેના બીજા ભાગમાં ડેટા પ્રાપ્ત થશે અને તેથી વધુ ઉદ્યોગને વધુ સ્માર્ટ બનાવવા માટે તેથી આપણે સી નો ઉપયોગ કરીને વસ્તુઓના ઔદ્યોગિક ઈન્ટરનેટ અને વસ્તુઓના ઔદ્યોગિક ઈન્ટરનેટના IIoTમાં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ આપણે પછીથી વધુ વિગતમાં વાત કરીશું તેથી આમાંના આ કેટલાક સંદર્ભો છે અને જો તમને રુચિ હોય તો તમે સાયબર ફિઝિકલ સિસ્ટમોના વિવિધ અન્ય મુદ્દાઓ શું છે અને આવનારી પેઢીના સેન્સર કેવી રીતે વિકસિત થઈ શકે છે તે જાણવા માટે તમે વધુ વિગતવાર આ સંદર્ભોમાંથી પસાર થઈ શકો છો જો તમારે આ આવનારી પેઢીના સેન્સર વિકસાવવા પડશે તેથી આ વિભાવનાઓ જાણીને આ જરૂરી છે તે વિભાવનાઓ છે પરંતુ તે પછી જો તમારે જાતે એક સાયબર ફિઝિકલ સિસ્ટમ વિકસિત કરવી હોય અથવા જો તમારે આગલી પેઢીના સેન્સર એક બુદ્ધિશાળી સેન્સરનો વિકાસ કરવો હોય તો તે સંપૂર્ણ રીતે અલગ બોલગેમ છે તેથી તમારે વિશિષ્ટ બનાવવાની જરૂર છે એવા સંશોધકો છે કે જેઓ સેન્સર અને બુદ્ધિશાળી સેન્સર બનાવવા માટે વર્ષો સાથે વિતાવે છે તે આ બુદ્ધિશાળી સેન્સર બનાવવા માટે હજી વધુ પ્રયત્નો લેશે તેથી દેખીતી રીતે તે એકદમ અલગ બોલગેમ છે પરંતુ અહીં આપણે ફક્ત સીપીએસ નેક્સ્ટ જનરેશન સેન્સર્સ અને તેથી જ ઇન્ડસ્ટ્રી 4 0 ના નિર્માણ માટે જરૂરી આ વિવિધ ખ્યાલો માટે એક્સપોઝર મેળવી રહ્યા છીએ